'R માં MCDM તકનીકો નું પ્રયોગ' અભ્યાસક્રમમાં આપનું સ્વાગત છે આના પહેલાનાં વ્યાખ્યાનમાં આપણે AHP એટલે કે વિશ્લેષણાત્મક અધિક્રમ પ્રક્રિયા Analytic Hierarchy Process પર આપણી ચર્ચા શરૂ કરી હતી ચાલો આપણે તે ચર્ચા ચાલુ રાખીએ આપણે આગળ વધતા પહેલા અગાઉના વ્યાખ્યાનમાં જે ચર્ચા કરી હતી તેનું એક ઝડપી સારાંશ કરીએ અત્યાર સુધી આપણે ચર્ચા કરી છે કે AHP સાતી દ્વારા વિકસિત કરવામાં આવી હતી અને ખાસ કરીને ઉપયોગી છે જ્યારે આપણે યુટિલિટી ફંક્શનનું નિર્માણ કરી શકતા નથી AHP સાથે સંકળાયેલા જુદાં જુદાં પગલાં એ સમસ્યાની રચના પ્રાધાન્યતાની ગણતરી સુસંગતતા તપાસ અને સંવેદનશીલતા વિશ્લેષણ છે સમસ્યાના માળખાના કિસ્સામાં આપણે 'વિભાજન અને જીતવાની વ્યૂહરચનાનો ઉપયોગ કરીને અધિક્રમ માળખું બનાવવાની જરૂર છે અમે ત્રણ ન્યુનત્તમ સ્તરોની દ્રષ્ટિએ સમસ્યાના વિભાજન વિશે પણ ચર્ચા કરી ટોચનું તત્વ માપદંડ માટેનું બીજું સ્તર અને વિકલ્પો માટેનું સૌથી નીચલું સ્તર જો આપણી પાસે પેટા માપદંડ છે તો પછી આપણે ચોક્કસપણે વધારાના સ્તર ઉમેરી શકીએ છીએ પછી આપણે દુકાનના સ્થાનની સમસ્યાના ઉદાહરણ વિશે ચર્ચા કરી આ સમસ્યા અંગે આપણે આ વ્યાખ્યાનમાં વધુ ચર્ચા કરીશું આગળ અગાઉના વ્યાખ્યાનમાં મહત્વપૂર્ણ પગલાઓને આવરી લેવામાં આવ્યાં હતાં જ્યાં આપણે તાત્કાલિક ઉચ્ચ સ્તરના સંદર્ભમાં દરેક સ્તરને કેવી રીતે પ્રાથમિકતા આપવી તે વિશે વાત કરી હતી આપણે દુકાનના સ્થાનની સમસ્યાના સંદર્ભમાં પ્રાથમિકતા કેવી રીતે કરવી તે વિશેના માપદંડો અને વિકલ્પોની પણ ચર્ચા કરી આપણે પ્રાધાન્યતા દ્વારા મારું શું અર્થ થાય છે અને વિવિધ પ્રકારની અગ્રતા કે જેની ગણતરી કરવાની જરૂર છે તે વિશે પણ ચર્ચા કરી ઉદાહરણ તરીકે આપણે માપદંડની અગ્રતા વૈકલ્પિક અગ્રતા અને એકંદર અગ્રતા વિશે ચર્ચા કરી આ પ્રાથમિકતાઓની ગણતરી કરવાની તકનીક એટલે કે જોડી મુજબની તુલનાની પણ ચર્ચા કરવામાં આવી હતી આપણે તે ધોરણ વિશે પણ વાત કરી જેનો ઉપયોગ અગ્રતાની ગણતરી માટે થાય છે આપણે તે વિશે વાત કરી કે મૂળભૂત 1 થી 9 ધોરણનો ઉપયોગ થાય છે લાક્ષણિક રીતે નિર્ણય લેનારાઓને મૌખિક ધોરણનો ઉપયોગ કરવાનું કહેવામાં આવે છે જે પછી આંકડાકીય સ્કેલ પર મેપ કરવામાં આવે છે તેથી આપણે સામાન્ય રીતે માપદંડની તુલનાના આધારે અને માપદંડ અને પેટા માપદંડના સંદર્ભમાં વિકલ્પો વચ્ચે સરખામણી મેટ્રિક્સ બનાવીએ છીએ આ વિશેષ પાસાઓ અગાઉના વ્યાખ્યાનમાં આવરી લેવામાં આવ્યા હતા ઉદાહરણ તરીકે દુકાનના સ્થાનની સમસ્યામાં આપણી પાસે ચાર માપદંડ હતા અને તે ચાર બાય ચાર મેટ્રિક્સમાં પણ જોઇ શકાય છે અને જોડી મુજબની તુલના કેવી રીતે થાય છે તે પણ પ્રદર્શિત કરવામાં આવી હતી પછી વ્યાખ્યાનના અંતે આપણે સરખામણી મેટ્રિક્સ પર આપણી ચર્ચા શરૂ કરી આપણે કેવી રીતે સરખામણી મેટ્રિક્સ બનાવવા માટે કરવાની જરૂરિયાતની તુલનાની સંખ્યા શોધી શકીએ તે સંદર્ભમાં વાત કરી પછી આપણે સુસંગતતા તપાસ પર આપણી ચર્ચા શરૂ કરી તેથી ચાલો ફરીથી આ પગલાથી પ્રારંભ કરીએ તેથી જ્યારે આપણે ઘણા અનુગામી જોડી મુજબની તુલના કરીએ છીએ ત્યારે આમાંની કેટલીક તુલના એકબીજા સાથે વિરોધાભાસી હોવાની સંભાવના છે તેમાં કેટલાક કારણો છે જે આમાં ફાળો આપી શકે છે ઉદાહરણ તરીકે એક અસ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત સમસ્યા એટલે કે સમસ્યા સારી રીતે વ્યાખ્યાયિત નથી અને તેથી નિર્ણય લેનારને જોડી મુજબની તુલના કરવી મુશ્કેલ લાગે છે બીજું કારણ પૂરતી માહિતીનો અભાવ છે જો નિર્ણય લેનારાને ચોક્કસ કાર્યક્ષેત્રનો જ્ઞાન હોવું જરૂરી છે પરંતુ તેની પાસે જો તે ના હોય તો તે ખામીયુક્ત જોડી મુજબની તુલના કરી શકે છે તે પછી અનિશ્ચિત માહિતી અથવા એકાગ્રતાનો અભાવ પણ હોય શકે છે તેથી આ થોડા વધુ કારણો છે જેના કારણે વિરોધાભાસી તુલના થયી શકે છે તે દૃશ્યમાં જો આપણી પાસે નિર્ણય લેનારાઓની જોડીની તુલના વિશે માહિતી હોય તો પછી માહિતી કેવી રીતે સુસંગતતા દર્શાવે છે કે નહીં તે આપણે કેવી રીતે શોધી શકીએ ચાલો આપણે દુકાનના સ્થાનની સમસ્યાનો ઉપયોગ કરીને આ વિષયની ચર્ચા કરીએ આ ઉદાહરણમાં આપણી પાસે ત્રણ વિકલ્પો છે શોપિંગ સેન્ટર શહેરનું કેન્દ્ર અને ઔદ્યોગિક ક્ષેત્ર તમે ઉપરની સ્લાઇડમાં જોઈ શકો છો કે શહેરના કેન્દ્ર કરતાં શોપિંગ સેન્ટર બે ગણા વધુ દેખાય છે તેથી દૃશ્યતા એ આદર સાથેનું માપદંડ છે કે જેના માટે આપણે જોડી મુજબની તુલના કરીએ છીએ આગળનાં કથનમાં શહેરનું કેન્દ્ર ઔદ્યોગિક ક્ષેત્ર કરતા ત્રણ ગણો વધુ દેખાય છે અને તે પછી ઔદ્યોગિક ક્ષેત્ર શોપિંગ સેન્ટર કરતા ચાર ગણો વધુ દેખાય છે જો આપણે પ્રથમ બે કથનનો જોઈએ અને ત્રીજી જેવું જ સંબંધિત ઉદ્યમ મેળવવાનો પ્રયાસ કરીએ તો આપણે જોશું કે તેમાં કેટલીક વિસંગતતા છે જો કોઈ શોપિંગ સેન્ટર શહેરના કેન્દ્ર કરતા બે ગણા વધુ દૃશ્યમાન હોય અને બદલામાં શહેરનું કેન્દ્ર ઔદ્યોગિક ક્ષેત્ર કરતાં ત્રણ ગણી વધુ દેખાય તો સંક્રાંતિના નિયમ દ્વારા શોપિંગ સેન્ટર ઔદ્યોગિક ક્ષેત્ર કરતાં છ ગણી વધુ દૃશ્યમાન હોવું જોઈએ જો કે જો આપણે ત્રીજા કથન પર નજર કરીએ તો તે કહે છે કે ઔદ્યોગિક ક્ષેત્ર શોપિંગ સેન્ટર કરતા ચાર ગણો વધુ દેખાય છે તેથી જ્યારે પ્રથમ બે કથનોથી નક્કી કરવામાં આવે ત્યારે ત્રીજી કથન અસંગત છે તેથી આ સુસંગતતા તપાસ દ્વારા આપણને અર્થ થાય છે ખાસ કરીને જો કોઈ નિર્ણયની સમસ્યામાં અમે માપદંડના મોટા સમૂહ સાથે કામ કરી રહ્યા છીએ તો તે વૈકલ્પિક વિકલ્પોનો મોટો સમૂહ છે આવા કિસ્સામાં આ પ્રકારનું દૃશ્ય વધુ સામાન્ય હોઈ શકે છે તેથી આપણે આગળ વધતા પહેલાં આપણે સુસંગતતા છે કે નહીં તે શોધવાની જરૂર છે હવે ચાલો સુસંગતતા ચેક વિશે કેટલાક વધુ મહત્વપૂર્ણ મુદ્દા જોઈએ ખાસ કરીને AHP ના કિસ્સામાં આપણે જોડી મુજબની તુલના પૂરી પાડનારા નિર્ણય લેનારાઓને ઘણા સઘન માનવ પ્રયત્નોની જરૂર પડે છે જે કેટલીક વાર અસંગત પણ હોઈ શકે છે

કોષ્ટકની ટોચ પર બેઠેલી ટીમને ટેબલની નીચે બેઠેલી ટીમ સામે હારવું શક્ય છે જેથી વિસંગતતા એ માનવ પ્રયત્નોનો ભાગ છે અને તેથી આપણે તેની સામે તપાસ કરવાની જરૂર છે હવે પછીનો પ્રશ્ન એ છે કે કેટલી વિસંગતતાને મંજૂરી છે શું આપણે જે સરખામણી મેટ્રિસીસ બનાવીએ છીએ તેને સો ટકા સુસંગત બનાવવાની જરૂર છે અથવા કેટલાક નીચલા સ્તરના અસંગતતાને મંજૂરી છે આ માટે કેટલીક વસ્તુઓ સૂચવવામાં આવી છે ઉદાહરણ તરીકે ચોક્કસ સ્તરો અથવા અસંગતતાઓના અમુક નીચા સ્તરને મંજૂરી આપવામાં આવી છે ખાસ કરીને AHP દસ ટકાની અસંગતતાને મંજૂરી આપે છે હવે અમે આ સુસંગતતા તપાસ કેવી રીતે કરીએ સામાન્ય રીતે AHP માટે ઉપયોગમાં લઈ શકાય તેવા મોટાભાગના સોફ્ટવારેસમાં તેઓ આને મંજૂરી આપે છે અને ગણતરી ધરાવે છે જે દર્શાવે છે કે મેટ્રિક્સની ઉંચી વિસંગતતાને કારણે પુનર્વિચારણા કરવાની જરૂર છે કે નથી તેથી જો કોઈ ચોક્કસ સરખામણી મેટ્રિક્સ માટે સુસંગતતા ગુણોત્તર અથવા કોઈપણ અન્ય મેટ્રિક કે જે આપણે સુસંગતતા ચેક માટે વાપરી રહ્યા છીએ તે માન્ય મર્યાદા કરતા વધારે હોવાનું બહાર આવે છે તો પછી આપણે ચોક્કસ તે સરખામણી મેટ્રિક્સ પર પુનર્વિચાર કરવો પડશે આ આપણને AHP ના આગલાના પગલા પર લાવે છે એટલે કે સંવેદનશીલતા વિશ્લેષણ તેથી જેમ આપણે વાત કરી છે AHP વિશ્લેષણ કરવા અથવા પૂર્ણ કરવા માટે સક્ષમ થવા માટે પ્રથમ બે પગલાં ફરજિયાત છે જો કે ત્રીજા અને ચોથા પગલાઓ જે સુસંગતતા તપાસ અને સંવેદનશીલતા વિશ્લેષણ છે તે વૈકલ્પિક છે પરંતુ આગ્રહણીય છે તેથી સંવેદનશીલતા વિશ્લેષણમાં આપણે શું કરીએ છીએ આ પરિણામોની મજબૂતાઈને તપાસવા માટે કરવામાં આવે છે એટલે કે શું તેઓ ઇનપુટ્સ અથવા અન્ય પરિમાણોમાં ફેરફાર પ્રત્યે સંવેદનશીલ છે ઉદાહરણ તરીકે AHP ના કિસ્સામાં જો નિર્ણય લેનારાઓ જોડી મુજબની તુલનાના સંદર્ભમાં તેમની વ્યક્તિલક્ષી પસંદગીઓને ઓછી માત્રામાં બદલવા માગે છે તો શું આપણને મળતા અંતિમ પરિણામો બદલાશે સામાન્ય રીતે નાના ફેરફારો અંતિમ પરિણામોને બદલવામાં સમર્થ ન હોવા જોઈએ નહિંતર મોડેલની ઉપયોગિતા મોડેલની પુનરાવર્તિતતા AHP તકનીકની સામાન્યીકરણ અને પદ્ધતિ પ્રશ્નાર્થમાં હશે તેથી આ સંવેદનશીલતા વિશ્લેષણ અમને સમજવામાં મદદ કરશે કે કોઈ ચોક્કસ નિર્ણય સમસ્યાના પરિણામો પર વિશ્વાસ કરી શકાય છે આ અર્થમાં કે ઇનપુટ વેરીએબલ્સ અથવા અન્ય પરિમાણોમાં કોઈપણ સુક્ષ્મ અથવા નાના ફેરફારો અંતિમ પરિણામોને બદલતા નથી જો ઇનપુટ્સ અથવા અન્ય પરિમાણોમાં કેટલાક ફેરફારો પરિણામોમાં ફેરફાર તરફ દોરી જાય છે તો આપણે કહીએ કે પરિણામો સંવેદનશીલ છે સંવેદનશીલતા વિશ્લેષણનો બીજો ફાયદો એ છે કે તે આપણે વિવિધ દૃશ્યો ઉત્પન્ન કરવાની મંજૂરી આપે છે કારણ કે સંવેદનશીલતા વિશ્લેષણ હેઠળ આપણે ઇનપુટ પરિમાણોમાં કેટલાક નાના ફેરફારો કરવા વિશે વાત કરી રહ્યા છીએ તેથી આપણે માપદંડ જેવા વિવિધ ઇનપુટ પરિમાણોના આધારે વિવિધ દૃશ્યો બનાવી શકીએ છીએ ઉદાહરણ તરીકે જો આપણે માપદંડ 1 અથવા માપદંડ 2 અથવા માપદંડ 3 માં નાના ફેરફારો કરીએ છીએ તો પછી આ ફેરફારો કેવી રીતે અંતિમ પરિણામો પર અસર કરશે આ રીતે જુદા જુદા દૃશ્યો બનાવવામાં આવી શકે છે અને આપણે હંમેશાં પરિણામોની મજબૂતાઈની તપાસ કરી શકીએ છીએ એટલે કે પરિણામો હજી પણ એકસરખા આવે છે કે નહીં કદાચ જો આપણે અહીં અને ત્યાં ફક્ત કેટલાક મૂલ્યોને માપદંડ અથવા જોડી મુજબની તુલનામાં બદલીએ અને પરિણામો જો બદલાઇ રહ્યા છે કે નહીં જુદા જુદા દૃશ્યો બનાવી શકાય છે અને તે આપણા પરિણામોની વિશ્વસનીયતાને સમજવાની દ્રષ્ટિએ આપણે વધુ સારું ચિત્ર આપે છે તેથી જ સંવેદનશીલતા વિશ્લેષણની સામાન્ય રીતે ભલામણ કરવામાં આવે છે સંવેદનશીલતા વિશ્લેષણમાં આપણે સામાન્ય રીતે જે કરીએ છીએ તે એ છે કે પરિણામોને અસર જોવા માટે ઇનપુટ ડેટા થોડો વૈવિધ્યસભર છે તકનીકો અથવા મોડેલ આપેલ છે કે જે આપણે કોઈ ચોક્કસ પદ્ધતિ હેઠળ આપણી ગણતરીમાં વાપરી રહ્યા છીએ આ કિસ્સામાં AHP આપણે વિશ્લેષણ કરીશું કે જો આપણે સંવેદનશીલતા વિશ્લેષણ હેઠળ આવતા ઇનપુટ ડેટામાં ફેરફાર કરીએ તો કેવી પ્રાથમિકતાઓ બનાવવામાં આવશે હવે આપણે એક ઉદાહરણ લઈશું અને R માં એને જોઈશું આ ઉદાહરણમાં નાની કારની પસંદગી લક્ષ્ય હશે આપણે R studio માં AHP મોડેલિંગ કરીશું જો તમે R studio અને R ના વાતાવરણથી પરિચિત ન હોય તો પછી તમે મારો પાછલા અભ્યાસક્રમનો સંદર્ભ લઈ શકો છો 'R નો ઉપયોગ કરીને વ્યવસાયિક પૃથક્કરણવિદ્યા અને આંકડાકીય માઇનિંગ મોડેલિંગનો 'Business Analytics and Data Mining Modeling using R' જ્યાં તમે R અને R studioના ઇન્સ્ટોલેશનના પગલાઓ સંબંધિત વ્યાખ્યાન શોધી શકો છો આ માટે તમારી પાસે ઓપરેટિંગ સિસ્ટમના આધારે આપણી R નું નવીનતમ સંસ્કરણ ઇન્સ્ટોલ કરવું પડશે

તેથી જો તમે 64 બીટ ઓપરેટિંગ સિસ્ટમ ચલાવી રહ્યા છો તો પછી તમે Rનું 64 બીટ સંસ્કરણ ઇન્સ્ટોલ કરવા માંગતા હો અને એકવાર તમે R ઇન્સ્ટોલ કરી લો પછી તમે R studio બાઈનરી અથવા સેટઅપ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો અને ફરીથી ઓપરેટિંગ સિસ્ટમ ના આધારે અને ઇન્સ્ટોલ કરો તેથી પહેલા R ઇન્સ્ટોલ કરવા અને પછી R studio ઇન્સ્ટોલ કરવાના છે જો તમને વધુ વિગતવાર પગલા જોઈએ છે તો પછી તમે મારો પાછલા અભ્યાસક્રમનો સંદર્ભ લઈ શકો છો અને તમારા પર્યાવરણને સુયોજિત કરવા માટે તે સૂચનો નો અનુસરણ કરો આપણે આ વિશેષ વ્યાખ્યાનમાં જે ઉદાહરણ જોવા જઈ રહ્યા છીએ તે છે નાની કારની પસંદગી ચાલો આર સ્ટુડિયો ખોલીએ

ચાલો આ ફાઇલ 'ahp R' ખોલીએ જો તમે R Studio વાતાવરણથી પરિચિત નથી તો પછી તમે મારા અગાઉના અભ્યાસક્રમનો સંદર્ભ લઈ શકો છો જ્યાં મેં R Studio વાતાવરણ અને તેના વિવિધ પેનલ્સની ચર્ચા કરી છે ટૂંકમાં હું તમારી સાથે આ વિવિધ પેનલ્સની ભૂમિકા વિશે ચર્ચા કરીશ જે તમે આ ઇન્ટરફેસમાં જોઈ શકો છો તેથી આ R Studio નું એક લાક્ષણિક ઇન્ટરફેસ છે જે તમે હમણાં જોઈ રહ્યાં છો આ ઇન્ટરફેસમાં ટોચની ડાબી પેનલ R code અથવા R Script માટે છે ખાસ કરીને R એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જે આંકડાકીય અને ડેટા માઇનીંગ માટે અને નિર્ણય લેવાની સમસ્યાઓ માટે લખવામાં આવે છે તેથી આ પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ ખરેખર તમારો કોડ લખવા માટે તમારા મોડેલને બનાવવા માટે તમારા મોડેલોનું પરીક્ષણ કરવા અને જે જરૂર છે તે બધું કરવા માટે થઈ શકે છે તેથી code આ ખાસ ઉપરની ડાબી પેનલમાં લખાયેલ છે અને તમે જોઈ શકો છો કે R script અહીં લખેલી છે તેથી જો તમારે નવી script લખવી હોય તો તમે ફાઇલ પર જઈ શકો છો અને જ્યારે તમે ફાઇલ પર જાઓ છો અને તમે નવી ફાઇલ R script જોઈ શકો છો તેથી જો તમે અહીં ક્લિક કરો છો તો નવી ફાઇલ ખોલશે અને તમે તે ફાઇલનું નામ બદલી શકો છો અને તમારો કોડ લખવાનું પ્રારંભ કરી શકો છો આ કવાયત માટે મેં પહેલેથી જ code લખ્યા છે જે આપણી નિર્ણય સમસ્યા માટે જરૂરી છે આ ઇન્ટરફેસના તળિયે ડાબા ખૂણા પર તમે જુઓ છો તે બીજી પેનલને console કહેવામાં આવે છે કોઈપણ ખાસ R code કે જે હું અહીં એક્ઝેક્યુટ કરું છું પરિણામો અને સંપૂર્ણ એક્ઝેક્યુશન પ્રક્રિયા આ consoleમાં દર્શાવવામાં આવશે જો હું code પ્રથમ લીટી લઉં એટલે કે હું મારા કર્સરને ઉપરની ડાબી પેનલ અથવા સ્ક્રિપ્ટીંગ પેનલમાં લઈશ અને હું પહેલી લાઈન પસંદ કરું છું જે હું ચલાવવા માંગું છું અને જો હું રન બટન પર ક્લિક કરીશ તો console પેનલમાં આ કોડની ચોક્કસ લાઇન અમલમાં મૂકવામાં આવશે અને પરિણામો દર્શાવવામાં આવશે તેથી આ console પેનલ છે જ્યાં કોઈપણ કોડ એક્ઝેક્યુટ થાય છે અને તે એક્ઝેક્યુશનનાં પરિણામો આ પેનલમાં પ્રદર્શિત થાય છે પછી અમારી પાસે ઇન્ટરફેસની ઉપર જમણી બાજુએ ત્રીજી પેનલ છે અને તેમાં સામાન્ય રીતે પર્યાવરણ ઇતિહાસ અને જોડાણો જેવી સંખ્યાબંધ પેટા ટેબ્સ છે અમારા માટે અત્યારે મહત્વનું એ પર્યાવરણ છે જે મૂળભૂત ટેબ છે જે આ પેનલમાં અને આ ટેબ હેઠળ ખોલવામાં આવશે તમે કોડના અમલ પછી જે ચલો બનાવવામાં આવશે તે અહિયાં જોશો તેથી ચલો બનાવવામાં આવશે અને આ પર્યાવરણ વિભાગમાં અહીં પ્રદર્શિત થશે કોઈપણ સમયે આપણે તે જોવા માટે સમર્થ હોઈશું કે અત્યાર સુધીમાં શું બધા ચલો બનાવવામાં આવ્યા છે અને તે ચલોની કિંમતો અને તે ચલો વિશે વર્ણનાત્મક વિગતો જેવી થોડીક વિગતો પણ જોઇ શકાય છે આ ઇન્ટરફેસમાં અન્ય પેટા ટેબ્સ છે તેમાં ઇતિહાસ છે આમાં પહેલાનાં આદેશોનો ઇતિહાસ હશે કોઈપણ સમયે જો તમને ફરીથી કોઈ વિશિષ્ટ આદેશ ચલાવવો ગમશે તો પછી તમે આ ઇતિહાસ ટેબનો ઉપયોગ કરી શકો છો તેથી આ ખાસ પેનલમાં આ બે મહત્વપૂર્ણ ટેબ્સ છે તળિયે જમણી પેનલમાં આ ઇન્ટરફેસની છેલ્લી પેનલ છે અને અહીં પણ તમે કેટલાક ટેબ્સ જોઈ શકો છો પ્રથમ ટેબ એ ફાઇલો ટેબ છે જે નંબર બતાવે છે વિવિધ ફાઇલ નામો જે વર્તમાન ડિરેક્ટરીમાં છે જે R Studio દ્વારા ખોલવામાં આવી છે પછી બીજું એક મહત્વપૂર્ણ ટેબ છે જે 'પ્લોટ્સ' તરીકે ઓળખાય છે જો હું મારા કોડમાં કોઈપણ ગ્રાફ બનાવવાનું છું તો તે આ ગ્રાફ ટેબમાં પ્રદર્શિત થવાનો છે પછી આપણી પાસે ત્રીજો ટેબ છે જે 'પેકેજો' છે R અને R Studio માટે સ્થાપિત થયેલ પેકેજોની આમાં સૂચિ પ્રદર્શિત થશે તે પછી આપણી પાસે સહાય વિભાગ છે જે આ ઇન્ટરફેસનો મહત્વપૂર્ણ ભાગ છે અન્ય કોઈપણ પ્રોગ્રામિંગ વાતાવરણની જેમ તમે શોધ બોક્સમાં ફંક્શનના મેન્યુઅલ પૃષ્ઠો જોઈ શકો છો અને તે કાર્ય માટે કોઈપણ સંબંધિત માહિતી પ્રદર્શિત થશે તેથી આપણે ફંકશનની વિગતો દલીલો કે જેના પર પસાર થવી જરૂરી છે અને તે કાર્ય માટેના થોડા ઉદાહરણો પણ જોઈ શકીશું આ ફક્ત વિવિધ કાર્યો માટેના માર્ગદર્શિકા જેવું છે જેનો ઉપયોગ R વાતાવરણમાં થઈ શકે છે ચાલો હવે આપણે R સ્ક્રિપ્ટ કોડ જોઈએ આપણે હંમેશાં ઉપરની ડાબી પેનલથી પ્રારંભ કરીશું જ્યાં આપણે R સ્ક્રિપ્ટ લખી છે હવે ચાલો આ R સ્ક્રિપ્ટમાંથી પસાર કરીએ જે આ ઉદાહરણ માટે લખાયેલ છે R સ્ક્રિપ્ટ MCDA પેકેજની મદદથી લખવામાં આવી છે જે ઉપલબ્ધ છે એક અગત્યનું પાસું એ છે કે આપણે તે તપાસવાની જરૂર છે કે જે પેકેજ નો ઉપયોગ આપણે લઈશું તે ઇન્સ્ટોલ કરેલા છે કે નહીં તો પેહલા આપણે તપાસ કરીશું કે જરૂરી પેકેજો ઇન્સ્ટોલ કરેલા છે કે નહીં આપણે ઇન્સ્ટોલેશન ફંક્શન ચલાવીશું અને જો પેકેજ ઇન્સ્ટોલ કરેલું નથી તો તે ઇન્સ્ટોલ કરશે તેથી આપણે આપણી R સ્ક્રિપ્ટ ચલાવવા આગળ વધીએ તે પહેલાં આપણે તપાસ કરવી પડશે કે કોઈ વિશિષ્ટ પેકેજ સ્થાપિત થયેલ છે કે નહીં ઉદાહરણ તરીકે MCDA પેકેજ જેનો આપણે આ ઉદાહરણમાં ઉપયોગ કરીશું આ ફંક્શનનું નામ છે 'install packages' અને પછી ડબલ અવતરણો સાથે અમે પેકેજનું નામ સ્પષ્ટ કરી શકીએ છીએ જે આ કિસ્સામાં MCDA છે જો આપણે હમણાં જ enter દબાવીએ તો આ પેકેજ ઇન્સ્ટોલ થઈ જશે તેથી આ રીતે તમે R Studio વાતાવરણમાં પેકેજો સ્થાપિત કરો છો આપણે હમણાં MCDA પેકેજો સાથે એક ઉદાહરણ જોયું એ જ રીતે હું તમને બીજા પેકેજ સાથેનું બીજું ઉદાહરણ બતાવીશ જેનો આપણે પછી ઉપયોગ કરીશું એકવાર તમે કોઈપણ ફંક્શનનું નામ લખવાનું પ્રારંભ કરો છો R Studio ઇન્ટરફેસમાં સમાયેલ સૂચનો પ્રદર્શિત થશે તેથી આપણે ફક્ત ક્લિક કરવાની જરૂર છે કૌંસ પર જાઓ અને ડબલ અવતરણો અને પેકેજનું નામ વાપરો ઉપરાંત પેકેજનું નામ કેસ સંવેદનશીલ હોવાથી તેઓ સહાય વિભાગમાં પ્રદર્શિત થાય છે તે જ રીતે દાખલ કરવું પડશે તેથી કોઈપણ પેકેજ સ્થાપિત કરતી વખતે તમારે તેના ચોક્કસ નામ વિશે જાગૃત હોવું જોઈએ જ્યારે હું એન્ટર બટન દબાવું ત્યારે તમે જોશો કે ઇન્સ્ટોલેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે AHP પેકેજ ઇન્સ્ટોલ થઈ રહ્યું છે MCDA અને AHP બંને એ બે મહત્વપૂર્ણ પેકેજો છે જેનો આપણે આ કોર્સમાં ઉપયોગ કરીશું MCDA ની AHP તકનીક માટે વિશિષ્ટ કાર્ય છે જે આપણે AHP પેકેજોની સાથે ઉપયોગ કરીશું હવે આપણે આ બે પેકેજો વચ્ચેના તફાવતોની ચર્ચા કરીશું અને આપણી આવશ્યકતાઓ અને જરૂરિયાતોના આધારે આપણે કયા પેકેજનો ઉપયોગ કરવો તે પસંદ કરી શકીએ છીએ આપણે R સ્ક્રિપ્ટનો અમલ શરૂ કરીશું અને તે સ્થાપિત થઈ જાય પછી આપણી નિર્ણય સમસ્યાને હલ કરીશું તે દરમિયાન જ્યારે ઇન્સ્ટોલેશન થાય છે ત્યારે તમે જોઈ શકો છો કે ઉદાહરણમાં ધ્યેય એ નાની કારની પસંદગી છે આપણી પાસે ત્રણ માપદંડો છે શૈલી વિશ્વસનીયતા અને બળતણ અને આ ઉદાહરણમાં ચાર વિકલ્પો છે તેથી વિકલ્પો એ નાની કારો છે કોર્સા ક્લિઓ ફિયેસ્ટા અને સાન્ડેરો આ ચાર વિકલ્પો છે જે આપણી પાસે છે આપણી પાસે ત્રણ માપદંડ અને ધ્યેય છે તેથી ત્રણ સ્તરો હશે જેમ કે આપણે અગાઉના વ્યાખ્યાનોમાં વાત કરી હતી તેઓ કયા માપદંડને વધુ મહત્વ આપવા માગે છે તેના સંદર્ભમાં આ માપદંડોની તુલનાના સંદર્ભમાં નિર્ણય લેનારાઓના પ્રતિસાદ મેળવવાની જરૂર છે તેથી માપદંડનું મહત્વ જોડી મુજબની તુલનામાં પ્રતિબિંબિત થવું જોઈએ આપણે પહેલેથી જ AHPમાં જે ધોરણનો ઉપયોગ કરીએ છીએ તેની ચર્ચા કરી છે જે 1 થી 9 મૂળભૂત ધોરણ છે આપણે હંમેશાં વ્યક્ત કરી શકીએ કે કોઈ માપદંડ અથવા વૈકલ્પિક 'બ' ની તુલનામાં કોઈ વિશિષ્ટ માપદંડ 'અ' કેટલા ગણા વધારે છે અથવા તે આના થી વિરોધી પણ હોય શકે છે મૂલ્યો સામાન્ય રીતે ૧ ૨ ૩ અથવા ૪ વખત અથવા ૧૨ ૧૩ ૧૪ જેવું થાય છે જેનો અર્થ વિપરીત થાય છે જેનો અર્થ થાય છે માપદંડ બ વધુ પ્રાધાન્યક્ષમ છે લાક્ષણિક રીતે જેમ આપણે વિશે વાત કરી છે તેઓ તેમનો મૌખિક પ્રતિસાદ આપશે અને આપણે તેમને આંકડાકીય ધોરણમાં રૂપાંતરિત કરીશું તેથી આ રીતે આપણે કાલ્પનિક પ્રતિક્રિયાઓના આધારે એક સરખામણી મેટ્રિક્સ બનાવવાનું છે ચાલો R સ્ક્રિપ્ટમાં કોડની પ્રથમ લીટી જોઈએ તમે અહીં 'સ્ટાઇલ' જોઈ શકો છો તેથી શૈલી એ પહેલો માપદંડ છે જેનો આપણે અહીં ઉલ્લેખ કર્યો છે અન્ય માપદંડમાં વિશ્વસનીયતા અને બળતણ શામેલ છે પ્રથમ આપણે 'સ્ટાઇલ' માપદંડના વિકલ્પોની જોડી મુજબની તુલના જોશું શૈલીના માપદંડના સંદર્ભમાં અહીં ઉલ્લેખિત વિકલ્પોની તુલના કેવી રીતે કરવામાં આવી છે તે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો કે ફંક્શન 'મેટ્રિક્સ' આ સરખામણી મેટ્રિક્સ બનાવવા માટે વપરાય છે ત્યાં ચાર પંક્તિઓ અને ચાર ખાના છે તેથી આ ચાર બાય ચાર મેટ્રિક્સ છે તેથી આપણે સોળ ઇનપુટ કરવાની જરૂર છે તમે જોઈ શકો છો કે અહીં સોળ કિંમતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે ૧ ૦ ૨૫ ૪ અને ૧૬ અને તેથી વધુ તેથી એકવાર આ મેટ્રિક્સને ધ્યાનમાં લેવામાં આવે તો આપણે હંમેશાં ખાના અને પંક્તિઓને નામ આપી શકીએ ખાના અને પંક્તિઓ માટે યોગ્ય નામ આપવામાં આવ્યા છે કારણ કે આપણે હમણાં વિકલ્પોની તુલના કરીએ છીએ તેથી પંક્તિઓના નામ તેમજ ખાના વિકલ્પોના નામ હશે તો આ સરખામણી મેટ્રિક્સ બનાવવા માટે આપણને આપવાની જરૂર છે તેથી આપણે હવે પછીના વ્યાખ્યાનમાં આ વિશિષ્ટ કોડના અમલથી પ્રારંભ કરીશું અને જોઈશું કે આ ચોક્કસ ઉદાહરણ માટે R Studio વાતાવરણમાં AHP મોડેલિંગ કેવી રીતે લાગુ કરી શકાય